રીઅલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમના આ કોર્ષમાં તમારું સ્વાગત છે આપણે કેટલાક મૂળભૂત પરિચય સાથે શરૂઆત કરીશું અને પછી આ વિષય ઉપર ચર્ચા કરીશું વાસ્તવિક રીઅલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો તે કોર્ષનો ભાગ નથી આ ખાલી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સીસ્ટમના મુદ્દાઓ સાથે શરૂઆત કરવા માટે ઝાંખી પૃષ્ઠભૂમિ આપે છે સૌ પ્રથમ જે પ્રશ્નો ઊભા થાય એ છે રીઅલ ટાઇમ સિસ્ટમ શું છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ શું છે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ થી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ કેમ ની અલગ છે આ ઓપરેટિંગ સિસ્ટમની લાક્ષણિકતાઓ શું છે ધોરણો શું છે અને ઉપલબ્ધ હોય તેવી કોમર્શિયલ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે વગેરે આ કોર્ષની યોજના પ્રમાણે પહેલા લેક્ચરમાં આપણે મૂળભૂત પરિચય સાથે શરૂઆત કરીશું અને પછી આપણે ટાસ્ક શેડ્યુલિંગ વિશે જોઈશું જેમ જેમ આપણે આ કોર્ષમાં આગળ વધીશું તેમ તેમ જોઈશું કે ટાસ્ક શેડ્યુલિંગ એ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ નો એક મોટો મુદ્દો છે આપણે અલગ અલગ પ્રકારના ટાસ્ક શેડ્યૂલર જેવા કે સાઇક્લિક એક્ઝિક્યુટિવ રેટ મોનોટિક અલ્ગોરિધમ અને અર્લીયસ્ટ ડેડલાઇન ફર્સ્ટ અલ્ગોરિધમ જે અલગ અલગ પરિસ્થિતિમાં કઈ રીતે વપરાય છે તે જોઈશું અને પછી આપણે જોઈશું કે સામાન્ય એપ્લિકેશન જ્યાં આપણે સેમાફોર નો ઉપયોગ કરીએ છીએ તેના વિરોધાભાસને કારણે રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં રિસોર્સ શેરિંગ કેવી રીતે અસરકારક રીતે પ્રાપ્ત કરી શકાય છે અહીંયા સેમાફોર નો ઉપયોગ કરવાથી કેટલીક સમસ્યાઓ થાય છે આપણે આ સમસ્યાનું વિશ્લેષણ કરીશું અને તેના ઉકેલ જોઈશું અને આપણે જોઈશું કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ એ મલ્ટીપ્રોસેસર માં કઈ રીતે વપરાય છે કારણકે આજના દિવસો માં મલ્ટીપ્રોસેસર એ ખુબ સામાન્ય થઈ ગયું છે ડેસ્કટોપ્સ અને એમ્બેડેડ ડિવાઇસ માં પણ મલ્ટીપ્રોસેસર્સ છે અને પછી આપણે પોસિક્સ રીઅલ ટાઇમ સ્ટાન્ડર્ડ અને કેટલાક કમર્શિયલ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ જોઈશું આપણે થોડા સમય પહેલા મે લખેલી આ ટેક્ષ્ટબૂક એટલે કે રીઅલ ટાઇમ સિસ્ટમ્સ થિએરી અને પ્રેક્ટિસ પીઅર્સન પ્રેસ ની તેને વાપરીશું અને આના સાથે આપણે આ જેન લીઉ રીઅલ ટાઇમ સિસ્ટમ્સ પીઅર્સન Jane Liu Real Time systems Pearson ની વાપરીશું અને આપણે ક્રિષ્ના અને શીન રીઅલ ટાઇમ સિસ્ટમ્સ મેકગ્રો હિલ ને પણ વાપરીશું પ્રથમ પ્રશ્ન એ છે કે રીઅલ ટાઇમ શું છે સરળ શબ્દોમાં આપણે કહી શકીએ કે રીઅલ ટાઇમ એ ફિજિકલ ઘડિયાળનો ઉપયોગ કરીને માપવામાં આવેલા સમયની માત્રાત્મક કલ્પના છે પરંતુ પછી આપણો સવાલ થશે કે જો આ ટાઇમ છે તો તે અન્ય સિસ્ટમોથી કેવી રીતે અલગ છે કારણ કે તેઓ પણ ટાઇમ સાથે કામ કરે છે પરંતુ તે પછી આપણે રીઅલ ટાઇમ ની પરિસ્થિતિમાં ફિજિકલ ઘડિયાળનો ઉપયોગ કરીને સ્પષ્ટ રીતે ટાઇમને માપીએ છીએ અને પછી જો સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો આપણે કહી શકીએ છે કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે ફક્ત વાસ્તવિક ટાઇમ સિસ્ટમનું ઉદાહરણ આપીએ તો રાસાયણિક રિએક્ટરમાં જો તાપમાન ૫00 ડિગ્રીથી વધુ હોય તો કૂલન્ટ શાવરને ૧00 મિલિસેકંડની અંદર શરૂ કરવો આવશ્યક છે અહીં એકવાર તાપમાન ૫00 ડિગ્રીથી વધુ થઈ જાય પછી તમારે ફિજિકલ ઘડિયાળ સેટ કરવાની અને પછી તપાસ કરવાની જરૂર છે કે કૂલન્ટ શાવર ખરેખર ૧00 મિલિસેકન્ડની અંદર જ શરૂ થાય છે નહીં તો સિસ્ટમ નિષ્ફળ ગણાશે પરંપરાગત પદ્ધતિથી વિપરીત આપણી પાસે ટાઇમની ગુણાત્મક કલ્પના છે પરંપરાગત નોન રીઅલ ટાઇમ સિસ્ટમમાં આપણે પહેલાં પછી ક્યાંક આખરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે પુસ્તકાલયમાં કોઈ સભ્ય દ્વારા પુસ્તક જારી કરવામાં આવે તે પહેલાં પુસ્તકના રેકોર્ડ્સ બનાવ્યાં હોવા જોઈએ પુસ્તક ખરીદ્યું હોવું જોઈએ અને સિસ્ટમની લાઇબ્રેરીમાં દાખલ કરેલું આવશ્યક છે અહીં આપણે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે સભ્ય પુસ્તક જારી કરી શકે તે પહેલાં પુસ્તક સિસ્ટમમાં દાખલ થવું આવશ્યક છે પરંતુ તે ક્યારે દાખલ કરવામાં આવેલ હોય તે જરૂરી નથી તે પાછલા દિવસે પાછલા કલાકમાં દાખલ થઈ શકે છે અથવા ઘણા વર્ષો પહેલા હોઈ શકે છે પરંપરાગત સિસ્ટમોમાં આપણે ટાઇમની સ્પષ્ટ કલ્પના નો ઉપયોગ કરતા નથી આપણે ફક્ત ટાઇમની ગુણાત્મક કલ્પના નો ઉપયોગ કરીએ છીએ દરેક રીઅલ ટાઇમ સિસ્ટમમાં આપણી પાસે ઇવેન્ટ્સ બનતી હોય છે અને તે પછી થોડા સમય પહેલાં પગલાં લેવા જરૂરી છે તેથી જે ઇવેન્ટ્સ આપણને સમયમર્યાદા માં પ્રતિસાદ આપે તેવી સિસ્ટમ્સ ઘણીવાર એમ્બેડ અને સેફ્ટી ક્રિટિકલ હોય છે આપણે જોઈશું કે એમ્બેડેડ સિસ્ટમ શું છે અને સેફ્ટી ક્રિટિકલ સિસ્ટમ શું છે એમ્બેડેડ સિસ્ટમ્સ તે છે જ્યાં પ્રોસેસર કોમ્પ્યુટર સોફ્ટવેર એ સિસ્ટમનો ભાગ છે અને તે સિસ્ટમને નિયંત્રિત કરે છે કોમ્પ્યુટર સિસ્ટમ ફિજિકલ સિસ્ટમમાં એમ્બેડેડ છે એમ્બેડેડ સિસ્ટમના ઘણા ઉદાહરણો છે ઉદાહરણ તરીકે રોબોટ અથવા ઇલેક્ટ્રોનિક રમકડું અથવા અણુ રિએક્ટર અથવા ઓટોમોબાઈલમાં એમ્બેડેડ કરેલા પ્રોસેસર હોય છે જે બળતણના ઇન્જેક્શન અથવા તાપમાન જેવા પર્યાવરણીય નિયંત્રણને નિયંત્રિત કરે છે આપણી આજુબાજુમાં સંખ્યાબંધ એમ્બેડેડ કોમ્પ્યુટર્સ છે એમ્બેડેડ કરેલી સિસ્ટમો મોટાભાગની રીઅલ ટાઇમ સિસ્ટમો છે પરંતુ એવી રીઅલ ટાઇમ સિસ્ટમો છે જે કદાચ એમ્બેડેડ ના હોય ઉદાહરણ તરીકે એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલરમાં જે વિમાનને અંદર આવવા માટે પ્રતિક્રિયા આપે છે તે એમ્બેડેડ સિસ્ટમ નથી આપણી પાસે મોટાભાગની રીઅલ ટાઇમ સિસ્ટમો છે જે એમ્બેડેડ સિસ્ટમો છે પરંતુ બધી જ એમ્બેડેડ સિસ્ટમ્સ આ ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે રીઅલ ટાઇમ સિસ્ટમો નથી આમાંની ઘણી સેફ્ટી ક્રિટિકલ છે એ અર્થમાં કે જો સિસ્ટમમાં નિષ્ફળતા આવે તો તે જીવન સંપત્તિ વગેરેને આર્થિક અથવા શારીરિક નુકસાન પહોંચાડે છે ઉદાહરણ તરીકે પરમાણુ રિએક્ટર જો અહીં કોઈ નિષ્ફળતા આવે છે તો તે જીવન ગુમાવવું સંપત્તિ ગુમાવવી અને અન્ય ગંભીર આફતોનું કારણ બની શકે છે હવે પછીનો પ્રશ્ન એ છે કે રીઅલ ટાઇમ સિસ્ટમોમાં રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોની ભૂમિકા શું છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોનો પ્રાથમિક હેતુ એ છે કે ટાસ્કસ ને તેમના નિયત કરેલ સમયમર્યાદા માં પૂર્ણ કરવા માટે મદદ કરવી આગળનો પ્રશ્ન એ છે કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ ટાસ્કને તેની સમયમર્યાદા માં પૂર્ણ કરવામાં કેવી રીતે મદદ કરે છે જવાબ એ છે કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં ટાસ્કસ શેડ્યૂલર હોય છે જે એપ્લિકેશનની સમયમર્યાદાને પહોંચી વળવા માટે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પ્રાથમિક પદ્ધતિ છે આપણે જોઈશું કે ટાસ્કસ શેડ્યૂલર કેવી રીતે સુનિશ્ચિત કરે છે કે ટાસ્ક એની સમયમર્યાદામાં પૂર્ણ થયા તે કઈ ટેક્નીકસ વાપરે છે અને જ્યારે પ્રોગ્રામર કોઈ ક્રિટિકલ ટાસ્ક અને પ્રોગ્રામમાં ટાસ્કનું વર્ણન આપે છે અને આ ટાસ્કની સમયમર્યાદાને પહોંચી વળવું અતિ મહત્વનું હોય છે તો પછી કેવી રીતે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશનને તેની સમયમર્યાદા પૂરી કરવા માટે વિવિધ કાળજી લે છે કારણ કે વચ્ચે અલગ અલગ ઈવેન્ટસ પણ બનતી રહે છે છેલ્લા બે દાયકાથી એમ્બેડેડ એપ્લિકેશનો ખરેખર મોટી હદ સુધી વધી છે હવે એમ્બેડેડ એપ્લિકેશનો પરંપરાગત કોમ્પ્યુટર્સને મોટા પ્રમાણમાં વધારે છે ઉદાહરણ તરીકે ઘરમાં આપણે ફક્ત એક કોમ્પ્યુટર ધરાવતાં હોઈશું અથવા ત્યાં કોઈ કોમ્પ્યુટર ન હોઈ શકે પરંતુ તે પછી લગભગ દરેક ઘરમાં ડઝનેક એમ્બેડેડ સિસ્ટમ્સ હોય છે ઉદાહરણ તરીકે માઇક્રોવેવ ઓવન એક ઇલેક્ટ્રોનિક રમકડું ટેલિફોન રીસીવર ટેલિવિઝન કંટ્રોલર રીમોટ કંટ્રોલર વગેરે તો પછી કેમ છેલ્લા ૨0 વર્ષોમાં અચાનક રીઅલ ટાઇમની એપ્લિકેશનમાં આટલો મોટો વધારો થયો છે પહેલી વાત એ છે કે કોમ્પ્યુટર્સના ભાવ ખરેખર ઘટ્યા છે પ્રોસેસર્સ મેમરી વગેરે ખૂબ સસ્તું થઈ ગયું છે ઇન્ટરનેટ આવી ગયું છે અને તેનાથી વિવિધ કોમ્પ્યુટર્સ વચ્ચે કોમ્યુનિકેશન ખુબ સરળ બન્યું છે અને પ્રોસેસર્સ અને મેમરીનો વીજ વપરાશ પણ ઘણા ઘટયા છે પહેલા કોમ્પ્યુટર્સ એટલા બધા પાવરનો ઉપયોગ કરતા હતા કે બેટરી સંચાલિત કોમ્પ્યુટર અસ્વાભાવિક હતું પરંતુ હવે એમ્બેડેડ કરેલું પ્રોસેસર બેટરી પર મહિનાઓ કે વર્ષો સુધી કામ કરી શકે છે કોમ્પ્યુટર્સ અને મેમરીનું કદ ઓછું થયું છે અને જેનાથી તેમને ખૂબ જ નાના રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવામાં સક્ષમ કરવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર માઉસ પ્રોસેસર અને તેના પરના સોફ્ટવેર જે ત્યાં છે અને તે લગભગ અદ્રશ્ય છે જેથી આપણે ખરેખર આશ્ચર્ય અનુભવીએ છીએ કે આવા નાના પ્રોસેસર અને તેની સાથેની સોફ્ટવેર મેમરી કેવી રીતે આવા નાના ઉપકરણમાં એટલે કે કોમ્પ્યુટર માઉસ માં આવે છે અને તે પછી પ્રોસેસિંગ પાવરમાં ભારે વધારો થયો છે અને તે ખૂબ જ વિશ્વસનીય પણ બન્યું છે પહેલાં હાર્ડવેર અને સોફ્ટવેરની વિશ્વસનીયતા શંકાસ્પદ હતી ઘણીવાર હાર્ડવેર બંધ થઈ જતું હતું અને સોફ્ટવેરમાં ભૂલો નિષ્ફળતા વગેરેનો સામનો કરવો પડતો પરંતુ હવે તેઓ ઘણી દૈનિક એપ્લિકેશનોમાં ઉપયોગ કરવા માટે ખૂબ જ વિશ્વસનીય બની ગયા છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરફ ધ્યાન આપતા પહેલા ચાલો આપણે આ એમ્બેડેડ એપ્લિકેશનોની લાક્ષણિકતાઓ જોઈએ કારણ કે આ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સની એક મુખ્ય એપ્લિકેશન છે અને જો આપણે આમાંની કેટલીક લાક્ષણિકતાઓ જાણીએ છીએ તો રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો સામનો કરવાના મુદ્દાઓ આપણા માટે સરળ બને છે તેથી એક વસ્તુ એ છે કે એમ્બેડેડ સિસ્ટમમાં કોમ્પ્યુટર ફિજિકલ સિસ્ટમમાં એમ્બેડેડ છે અને ત્યાં ઇનપુટ એક્ષટર્નલ ઇનપુટ ઇવેન્ટ્સ છે તે પ્રક્રિયા કરે છે અને આઉટપુટ ઇવેન્ટ ઉત્પન્ન કરે છે અને તે ફરીથી ઇનપુટ પ્રોસેસરને આપવામાં આવે છે એક ખૂબ જ સરળ ઉદાહરણ ઓટોમોબાઇલ એરબેગ સિસ્ટમનું છે તેથી જ્યારે પણ કોઈ ક્રેશ થાય છે ત્યારે મોશન સેન્સર્સ અથડામણ શોધી કાઢે છે અને સિસ્ટમને એરબેગને દસ મિલિસેકંડ અથવા તેનાથી ઓછા સમય માં બહાર આવવા માટે પ્રતિક્રિયા આપવી જરૂરી હોય છે નહીં તો આપણે સિસ્ટમ નિષ્ફળ થઈ તેવું ગણીશું તેથી અહીં આ એરબેગ સિસ્ટમની અંદર એક કોમ્પ્યુટર છે જે ઘટનાઓનું સતત નિરીક્ષણ કરે છે અને મોશન સેન્સરને સૂચવે છે કે ત્યાં કોઈ ટક્કર છે કોમ્પ્યુટર 10 મિલીસેકન્ડ અથવા તેથી ઓછા સમયની અંદર એરબેગને બહાર લાવવાનું કાર્ય કરે છે તેથી ત્યાં એક સમયમર્યાદા છે અને એક્શન પણ કોમ્પ્યુટર છે બદલામાં તે સિસ્ટમનો એક ભાગ છે અને તે સિસ્ટમ પર સતત દેખરેખ રાખે છે હવે બીજો સવાલ એ છે કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ એ પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ કે જેના થી આપણે વાકેફ છીએ તેના કરતાં અલગ કઈ રીતે છે પ્રથમ વસ્તુ છે કે કોઈક રીતે ટાસક્સ તેમની સમયમર્યાદા પૂરા કરવા માટે બનાવવા પડશે નહીં તો સિસ્ટમ નિષ્ફળ જશે અને જો રિસ્પોન્સ મોડો આવશે તો સિસ્ટમ નિષ્ફળ જશે બીજી તરફ જનરલ પર્પસ ઓપરેટિંગ સિસ્ટમમાં ઓપરેટિંગ સિસ્ટમ્સનો ઉદ્દેશ રિસ્પોન્સ ટાઇમને ઓછો કરવો અને કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ માટે યોગ્યતાની ખાતરી કરવી છે તેનો મૂળ ઉદ્દેશ તે છે કે તે કેટલી ઝડપથી આદેશો પર પ્રતિક્રિયા આપે છે ટાસક્સ પૂરા કરે છે ટર્નઅરાઉન્ડ ટાઇમ અને તે સાથે યોગ્યતાને સુનિશ્ચિત કરે છે જ્યારે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ખરેખર રિસ્પોન્સ ટાઇમ ઓછો કરતા નથી જ્યાં સુધી વિવિધ ટાસક્સ તેની સમયમર્યાદાને પૂર્ણ કરે છે ત્યાં સુધી રીઅલ ટાઇમ સિસ્ટમ તેના લક્ષ્યને હાંસલ કરે છે કારણ કે ટાસક્સ ખૂબ ઝડપથી પૂર્ણ કરવાનો કોઈ અર્થ નથી કે ઉદ્દેશ્ય નથી જો સમયમર્યાદા ૧00 મિલિસેકંડ છે તો પછી તેને ૧00 મિલિસેકંડ માં પૂર્ણ કરવાની જરૂર છે અને તેને ૧ મિલિસેકન્ડની માં પુરું કરવાનો કોઈ મતલબ નથી તેથી બધા ટાસક્સ તેની સમયમર્યાદા પ્રમાણે પૂર્ણ કરવા આવશ્યક છે અને આ પ્રોસેસમાં આપણે જોઈશું કે યોગ્યતાની ખાતરી આપી શકાતી નથી તેથી કેટલાક ટાસક્સમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે પછી એકંદરે ટાસક્સ સમયમર્યાદા માં પૂરો થશે રીઅલ ટાઇમ સિસ્ટમની લાક્ષણિકતાઓ એ છે કે ઓછામાં ઓછા એક ટાસક્સમાં કેટલીક રીઅલ ટાઇમ મર્યાદા હોય છે તેથી પરિણામ લોજિકલ રીતે યોગ્ય હોવું જોઈએ અને નિર્ધારિત સમયમાં પેદા કરવું જોઈએ અન્યથા સિસ્ટમ નિષ્ફળ ગઈ હોવાનું માનવામાં આવશે પરંતુ તે પછી એક પ્રશ્ન છે જે તમને થતો હશે કે એમ્બેડેડ સિસ્ટમો ખરેખર નાની છે અને તેમાં ખૂબ ઓછી પ્રોસેસિંગ પાવર નાની મેમરી છે અને તો પછી આપણને ઓપરેટિંગ સિસ્ટમની કેમ જરૂર છે આપણે પ્રોગ્રામિંગ નથી કરી શકતા કે જેથી તે ઇવેન્ટનું નિરીક્ષણ કરે અને ઓપરેટિંગ સિસ્ટમ વિના તેના રિસપોન્ડસ આપે ખૂબ જ સરળ એમ્બેડેડ એપ્લિકેશન એર કન્ડીશનર તેનો ટાસ્ક ખૂબ જ સરળ છે તેને ફક્ત તાપમાનનું નિરીક્ષણ કરવાની જરૂર છે અને તાપમાનમાં વધારો થતાં જ તે એ ચાલુ કરે છે અને તાપમાન જરૂર કરતાં નીચે જાય ત્યારે તે મોટરને ફરીથી સ્વિચ કરે છે તેથી તે ખૂબ જ સરળ કાર્ય છે અને આપણને ખરેખર ઓપરેટિંગ સિસ્ટમની જરૂર નથી પરંતુ જો ઘણા બધા ટાસક્સ ને બીજા ટાસક્સ સાથે સિંક્રનાઇઝેશન કરવાના હોય તો પછી આપણે મેમરી ડિમાન્ડિંગ ટાસ્ક મેનેજ કરવાની જરૂર છે ફાઇલમાં ડેટા સ્ટોરેજ નેટવર્કિંગ ગ્રાફિક્સ ડિસ્પ્લે ઘણા બધા IO ડિવાઇસિસ વચ્ચે ઇન્ટરફેસિંગ IO એપ્લિકેશનોનું બફરિંગ સિક્યોરિટી પાવર મેનેજમેન્ટ વગેરે આ ટાસક્સ સરળતાથી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને કરવામાં આવે છે તેથી જો આ બધું પ્રોગ્રામ એ કરવું પડે તો પ્રોગ્રામ ખૂબ મોટો સમય માંગે તેવો અને લખવા માટે ખર્ચાળ બને છે એક ઉદાહરણ જ્યાં એમ્બેડેડ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તે છે સ્માર્ટ ફોન જ્યાં તેની ઓપરેટિંગ સિસ્ટમમાં કરોડોની સંખ્યામાં કોડ છે અને તે ખૂબ જ મોટા છે અને હવે જો એપ્લિકેશન ડેવેલોપેર્સ ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે તેનો આટલી મોટી સંખ્યામાં કોડ લખવા જાય તો પછી પ્રોજેક્ટ્સને પૂર્ણ થવામાં ઘણા વર્ષોનો સમય લાગશે અને તે ખૂબ ખર્ચાળ બનશે બીજી બાજુ જો આપણી પાસે ઓપરેટિંગ સિસ્ટમ છે તો એમ્બેડેડ ડિવાઇસેસ માટે લાઇસન્સ ફી ખૂબ ઓછી છે ૧00 રૂપિયા અથવા તેટલા હોય શકે છે જો કે ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે તે હજારો રુપિયા સાથે ખર્ચાળ હોય શકે છે પરંતુ એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ માટે તો તે ૧00 રૂપિયા અથવા ૫0 રૂપિયા હોઈ શકે છે અથવા ખૂબ જ સરળ ફક્ત થોડા ૧0 રૂપિયામાં હોઈ શકે છે તેથી આ ઓપરેટિંગ સિસ્ટમ્સ સપોર્ટ કરે તેવી સુવિધાઓ ખરેખર વિકસાવવાને બદલે એમ્બેડેડ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો સમજપૂર્વક છે પરંતુ તમે કહી રહ્યા છો કે ખૂબ જ સરળ સિસ્ટમો માટે આપણી પાસે ફક્ત એક જ ટાસ્ક છે અને આ ખૂબ સરળ ટાસ્ક માટે વધારે મેમરી વગેરેની જરૂર વગર કરી શકાય છે અને તે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે નહીં પરંતુ અહીં હું ફક્ત એક ઉદાહરણ આપી રહ્યો છું એર કન્ડીશનર અથવા ટેમ્પ્રેચર કંટ્રોલર પરંતુ તે પછી ઘણા એમ્બેડેડ ઉપકરણો જે વધુને વધુ કોમ્પ્લેક્સ અને સોફિસટીકટેડ થઈ રહ્યાં છે અને આ રીતે તે બધાને એમ્બેડેડ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમની જરૂર છે હવે પછીનો સવાલ એ છે કે રીઅલ ટાઇમ સિસ્ટમોનાં વિવિધ પ્રકારો કયા છે અને પરંપરાગત સિસ્ટમથી આ રીઅલ ટાઇમ સિસ્ટમ્સ કેવી રીતે અલગ છે આપણે પહેલેથી જ કહ્યું હતું કે રીઅલ ટાઇમ સિસ્ટમમાં ટાસક્સની સાથે તેની સમયમર્યાદા સંકળાયેલી હોય છે આ રીઅલ ટાઇમ સિસ્ટમોમાં પણ આપણે ત્રણ એટલે કે હાર્ડ રીઅલ ટાઇમ સિસ્ટમ સોફ્ટ રીઅલ ટાઇમ સિસ્ટમ અને ફર્મ રીઅલ ટાઇમ સિસ્ટમમાં ભાગલા પાડી શકીએ છીએ તેથી આપણે કોઈ ટાસ્કની સમયમર્યાદા નહીં પણ તેનું પરિણામ શું છે તેના આધારે આ ત્રણ વચ્ચે ભાગલા પાડી શકીએ છીએ આ ત્રણેય સિસ્ટમો જોઈને સ્પષ્ટ થઈ જશે કે ટાસ્ક સમયમર્યાદામાં પૂર્ણ ન કરવાના પરિણામ શું થાય છે પ્રથમ હાર્ડ રીઅલ ટાઇમ સિસ્ટમમાં જો કોઈ ટાસ્ક માટેની સમયમર્યાદા પૂરી ન થાય તો આપણે કહીશું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે એકવાર કોઈ ઈવેન્ટ શરૂ થાય છે અને નિર્ધારિત સમય પહેલાં જરૂરી રિસ્પોન્સ પ્રાપ્ત નથી થઈ શક્યો પછી આપણે કહીશું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે હાર્ડ રીઅલ ટાઇમ સિસ્ટમોની બીજી લાક્ષણિકતા તે સમયમર્યાદા છે જે આપણે ટાસ્ક આપીએ છીએ તે માઇક્રોસેકન્ડ્સ અથવા મિલિસેકન્ડ્સની શ્રેણીમાં હોય છે અને આ સામાન્ય રીતે સેકંડ અથવા કલાકો મિનિટોમાં હોતું નથી આ માઇક્રો અને મિલિસેકંડ માં જ હોય છે ઘણી હાર્ડ રીઅલ ટાઇમ સિસ્ટમો સેફ્ટિ ક્રિટિકલ હોય છે ઉદાહરણ તરીકે ઇંડસ્ટ્રિયલ કંટ્રોલ એપ્લિકેશનો ઓન બોર્ડ કોમ્પ્યુટર્સ રોબોટ્સ વગેરે ફર્મ રીઅલ ટાઇમ સિસ્ટમમાં તેનાથી વિપરીત જો કોઈ સમયમર્યાદા પૂરી ન થાય તો સિસ્ટમ નિષ્ફળ થવાની જગ્યાએ સિસ્ટમ પાછળ થી ઉત્પન્ન થતા પરિણામને અવગણે છે ફર્મ રીઅલ ટાઇમ સિસ્ટમનું ઉદાહરણ એ વિડિઓ કોન્ફરેંસિંગ એપ્લિકેશન છે જો કોઈ કમ્યુનિકેશન ડેટા ફ્રેમ મોડા આવે છે તો તે અવગણવામાં આવે છે જો તે ડિસ્પ્લે થાય તે પહેલાં તે બધી ફ્રેમ્સ માટે અટકશે તો તમે ફ્લિકર જોશો અને તે ના ગમતું હશે તેથી મોડી આવતી ફ્રેમને અવગણવામાં આવે છે કેટલાક અન્ય ઉદાહરણો ટેલિમેટ્રી એપ્લિકેશનો સેટેલાઇટ આધારિત સર્વેલન્સ એપ્લિકેશન અને તેથી વધુ છે બીજી બાજુ સોફ્ટ રીઅલ ટાઇમ સિસ્ટમમાં જો કોઈ સમયમર્યાદા ચૂકી જાય છે તો સિસ્ટમ નિષ્ફળ થતું નથી અહીં પરિણામ ઓછું મૂલ્યવાન બને છે અને જો મોટી સંખ્યામાં સમયમર્યાદા નિષ્ફળ થાય છે તો આપણે કહી શકીએ કે સિસ્ટમની કામગીરીમાં ઘટાડો થયો છે આ ડાયાગ્રામ બતાવે છે કે જ્યાં સુધી પરિણામ નિર્ધારિત સમયમર્યાદામાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધી તેની ઉપયોગિતા ૧00 ટકા છે પરંતુ જો તે સમયમર્યાદા પછી ઉત્પન્ન થાય છે તો ઉપયોગિતા ધીમે ધીમે ઓછી થાય છે તેના ઉદાહરણો રેલ્વે રિઝર્વેશન સિસ્ટમ વેબ બ્રાઉઝિંગ અને તમામ ઇન્ટરેક્ટિવ એપ્લિકેશનો છે જ્યાં આપણે પરિણામ ૨0 સેકન્ડ અથવા ૩0 સેકન્ડ જેવા કેટલાક સેકન્ડમાં ઉત્પન્ન થવાની અપેક્ષા રાખીએ છીએ અને પછી આપણે કહી શકીએ છીએ કે સિસ્ટમ સારી કામગીરી કરી રહી છે જો તે વધારે મિનિટ લે છે તો પછી આપણે કહી શકીએ છીએ કે તેની કામગીરીમાં ઘટાડો થયો છે